તેથી હવે બેસીસ ફંકશન બદલીને ચોકસાઈ સુધારવા પર અંતિમ ચર્ચા પર લાવે છે તેથી અમે બેસીસ ફંકશન વિશે વાત કરીશું ત્યાં વ્યાપક રીતે બે વર્ગો છે એકને સબ ડોમેન અને બીજાને ફુલ ડોમેન કહેવામાં આવે છે તેથી આનો અર્થ શું છે પલ્સ ફંક્શન જે તમે પહેલાથી જ બરાબર જોયું છે તેથી પલ્સ હતી તે અહીં 0 છે અને અહીં 1 છે તેથી આ બેઝિસ ફંક્શન માત્ર આખા ડોમેનના અમુક ડોમેનમાં જ નોન ઝીરો હોય છે તે દરેક જગ્યાએ શૂન્ય નથી હોતું તેથી જ આ શબ્દ સ્વંસ્પષ્ટ છે તેથી તેને બેઝિસ ફંક્શન નુ સબડોમેન કહેવામાં આવે છે તેથી પલ્સને બદલે તમે વધુ સારું કરી શકો છો તેથી આ ટેલર સિરિઝની જેમ છે આ ટ્રેલર સિરિઝ પ્રથમ ટર્મ જે કોન્સ્ટન્ટ છે અને પછીનો બીજુ લીનીયર હશે તેથી તમે આ ત્રિકોણાકાર બેસીસ ફંકશન ધરાવી શકો છો તો ઉદાહરણ તરીકે આ એક બેઝિસ ફંક્શન છે અને બીજું બેઝિસ ફંક્શન ક્યારેક આના જેવું હોઈ શકે છે અને તેથી વધુ તેથી આ અન્ય વર્ગ છે તેથી આ છે આ છે બેસીસ ફંકશન a બેઝિસ ફંક્શન b બેઝિસ ફંક્શન c તેથી આ જે રીતે બનાવવામા આવ્યું છે તે ખૂબ જ હોંશિયાર છે જ્યાં આ 1 છે અન્ય બેઝિસ ફંક્શનની કિંમત 0 છે તેવી જ રીતે તમે જોઈ શકો છો કે આ ફંકશન અહીં એક છે મારું ડ્રોઇંગ થોડું ખરાબ છે પરંતુ આ 0 અહી આવે છે અહીં અને તે જ રીતે આ પણ મેચ થવુ જોઈએ હા તેથી a એ ફર્સ્ટ બેઝિસ ફંક્શન છે b એ સેકન્ડ બેઝિસ ફંક્શન છે c એ ત્રીજું બેઝિસ ફંક્શન છે વગેરે તેથી જો હું ઉદાહરણ તરીકે તો ચાલો આપણે ફક્ત બેસીસ ફંક્શન a અને બેઝિસ ફંક્શન b લઈએ ધારો કે હું આ બે બેઝિસ ફંક્શનને ઉમેરું તો પરિણામ કેવું દેખાશે તો ચાલો અહીંથી શરુ કરીએ અને અહીં સુધી જઈએ તેથી હું a અને b ઉમેરી રહ્યો છું તો જ્યારે હું અહીંથી શરૂ કરું ત્યારે આ ફંક્શન કેવું દેખાશે કે b એ 0 છે તેથી આ અહી આ રીતે જશે જ્યારે હું આ બિંદુ પર આવીશ ત્યારે b હજુ 0 છે અને હવે જ્યારે હું અહીં આવીશ ત્યારે તે ફરીથી 1 થઈ જશે તેથી આ બનશે હું આ અહી અને આને ઉમેરી રહ્યો છું હું ખરેખર એક લાઇન મેળવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો કે આ બે કર્વ તેઓ ઉમેરાઈને એક કોનસ્ટંટ છે હું આ આઈડીયાને વિસ્તારી શકું એમ ધારીને કે હવે બેઝિસ ફંક્શન a એ y ના ફંક્શન તરીકે છે ચાલો b ને પસંદ ના કરીયે અને લઈએ બેઝિસ ફંક્શન a એ y ના ફંક્શન તરીકે ચાલો તેને કઈંક મુલ્ય આપીયે 1 અને આને 2 ગણું મૂલ્ય આપીએ તો શું થશે આ કેવુ દેખાશે તેથી આ તે છે તેથી બેઝિસ ફંક્શન a આના જેવું છે બેઝિસ ફંક્શન b આના જેવું છે હવે હું આ બે બેઝિસ ફંક્શનને જોડી રહ્યો છું પરંતુ એક અલગ હાઈટ સાથે તો હવે તે કેવું દેખાશે જ્યારે હું અહીંથી શરૂ કરું છું ત્યારે મૂલ્ય a બાજુએ અનુસરશે તેથી તે આ રીતે વાંચવામાં આવશે અને આ ઊંચાઈ 2 કરવાની ફરજ પાડવામાં આવી રહી છે તો તે અહીંથી અહીં કેવી રીતે જશે સીધી રેખા તેથી તે ફંક્શનના આ પોઈંટ પરની કિંમત 2 હશે કારણ કે આ બિંદુએ fa 0 છે અને fb 2 છે તેથી મારો મતલબ છે કે 2 ટાઈમ્સ fb છે તેથી આ ઉપર જશે અને પછી નીચે આવશે તો આમ કરવાથી તમે આ ત્રણ વિભાગોને શું કહેશો તેઓ લીનીયર છે તેથી મેં જે કર્યું છે તે એ છે કે મેં આ ફંક્શનને પીસ વાઈઝ લીનીયર એપ્રોક્ષીમેશન દ્વારા બદલ્યું છે તેથી મારું ફંકશન જે હું અત્યારે અંદાજી રહ્યો છું તે કંટીન્યુઅસ મારું g માત્ર 1 હતું તેથી તે ઈંટેગ્રેટ કરવું ખૂબ જ સરળ હતું હવે તે એક લીનીયર ફંકશન f હશે તેથી તમે આ વિચારને વિસ્તારી શકો છો કે તમારે લાઇન્સ સાથે ડીલ કરવાની જરૂર નથી જેની સાથે તમે ડીલ કરી શકો છો તમે જાણો છો કે હાફ કોસાઈન આ તમારું બેઝિસ ફંક્શન હોઈ શકે છે તેથી તે છેવટે સબ ડોમેન બેઝિસ ફંક્શન વિશે છે હવે ફુલ ડોમેન બેઝિસ ફંક્શન્સ છે જે નામ સૂચવે છે કે તેઓ સમગ્ર લાઇનમાં શૂન્ય નથી તમે બધાએ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કર્યો હોય તેવા એક ખૂબ જ લોકપ્રિય પૂર્ણ ડોમેન cos અથવા cosh માટે કોઈપણ અનુમાન કરો વિદ્યાર્થી સંપૂર્ણ ડોમેન ફુલ ડોમેનનો અર્થ એ છે કે તે ડોમેનમાં દરેક જગ્યાએ નોન ઝીરો છે બેઝિસ ફંક્શન્સ સિંક એ વધુ જટિલ છે કંઈક સરળ વિદ્યાર્થી Cosh Sine અને cos ના કોમ્બીનેશન વિશે શું કહેવામાં આવે છે Student તમે પ્રથમ વર્ષમાં સિગ્નલ્સ અને સિસ્ટમ્સમાં અભ્યાસ કર્યો હતો તે Sine અને cos ના કોમ્બીનેશન શું છે તે વધુ જટિલ નથી વિદ્યાર્થી ફોરિયર ફૌરીયર સીરીઝ તેથી જો હું મારા આધાર કાર્યને આ રીતે લખી શકું તેથી હું જોઈ શકું છું તમે બધાએ અભ્યાસ કર્યો છે કે શા માટે ફ્યુરિયર શ્રેણી ખૂબ જ સરસ છે તેઓ પીરીઓડીક ફંક્શનને અંદાજિત કરી શકે છે વગેરે વગેરે તેથી તમારા બેસીસ ફંકશન હવે આ cos અને sin બની ગયા છે અને cos અને sin દરેક જગ્યાએ બિનશૂન્ય છે અને હવે હું તેમને અને ના ગુણાંક દ્વારા રજૂ કરી રહ્યો છું અને અલબત્ત એક ડીસી ટર્મ છે જેની મારે કાળજી લેવી પડશે તેથી જો મને અગાઉથી ખબર હોય કે મારું સોલ્યુશન ઓસીલેટરી લાગશે તો શા માટે પલ્સ બેઝિસ ફંક્શન અથવા પીસવાઇઝ અપ લીનીયર પસંદ કરુ હા હવે આપણે એવુ બેઝિક ફંક્શન પસંદ કરીએ છીએ જે હવે હું સાહજિક રીતે સંતોષે તેનો અર્થ એ છે કે તે બેઝિસ ફંક્શનની નજીક હશે આમ કરવાથી હું કેપીટલ N ના નાના મૂલ્યથી દૂર થઈ જઈશ જો વાસ્તવિક સોલ્યુશન સાઇનુસૉઇડલ હશે વિદ્યાર્થી રુટ દ્વારા વિભાજિત હા તેઓ રુટ વડે વિભાજિત થાય છે મારો મતલબ છે કે r ટર્મ રહેશે કારણ કે તે હવે તમારા ન્યુમેરેટરમા y નું એક ફંકશન હશે ગૌસ ક્વાડ્રેચર ગૌસિયન ગૌસ લેગેંડ્રે કોઈપણ ક્વાડ્રેચર રુલ ફંક્શન શું છે તેની મને પરવા નથી મારે માત્ર એક તબક્કે ઈવેલ્યુએટ કરો ત્યાં શું યોગ્ય છે તેને ઈવેલ્યુએટ કરવા માટે sin અને cos સરળ છે તેથી તે વ્યૂહરચના છે જેનો આપણે ઉપયોગ કરીશું તેથી સમસ્યાના આધારે કયા બેઝિક ફંક્શન પસંદ કરવું એ પણ એક કળા છે તેથી આ સાથે અમે આ ખાસ ઈન્ટ્રેગ્રલ ઈક્યુએશન પરિચય અહીં પુરુ થયુ